8086 નો ઇન્સ્ટ્રક્શન સેટ એ છ પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સને સપોર્ટ કરે છે આપણે જોયેલા અન્ય પ્રોસેસર્સની જેમ તે ઘણા ઇન્સ્ટ્રક્શનના પ્રકારોને સપોર્ટ કરે છે તેમને ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન એરિથમેટીક ઇન્સ્ટ્રક્શન લોજીકલ ઇન્સ્ટ્રક્શન્સ સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઇન્સ્ટ્રક્શન્સ પ્રોસેસ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન્સ અને કંટ્રોલ ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ માં જૂથબદ્ધ કરી શકાય છે તેમાંના કેટલાક આપણા માટે કોમન છે આપણા માટે સારી રીતે જાણીતા છે જેમ કે ડેટા ટ્રાન્સફર એરિથમેટીક લોજીકલ વગેરે જ્યારે સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઇન્સ્ટ્રક્શનમાં કંઈક નવું છે અને આ પ્રોસેસ કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન પણ આપણા માટે નવી છે અને આ કંટ્રોલ ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ જેમ કે વિવિધ પ્રકારની બ્રાન્ચીસ કોલ વગેરે તે પ્રોસેસર સ્પેસિફિક છે તો આપણે તે જોઈશું આપણી પાસે જે પ્રથમ કેટેગરી છે તે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ છે આ ઇન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ ડેટા અથવા એડ્રેસને રજીસ્ટર મેમરી લોકેશન્સ અને IO પોર્ટ્સમાં ટ્રાન્સફર કરવા માટે થાય છે તેમાં બે ઓપરેન્ડસ હોય છે સોર્સ ઓપરેન્ડ અને ડેસ્ટીનેશન ઓપરેન્ડ અને ઓપરેન્ડ સમાન સાઈઝના હોય છે હવે 8086 ના કેસમાં સોર્સ એ રજીસ્ટર અથવા મેમરી લોકેશન અથવા ઇમીજીએટ ડેટા હોઈ શકે છે અને ડેસ્ટીનેશન એ રજીસ્ટર અથવા મેમરી લોકેશન હોઈ શકે છે સ્વાભાવિક રીતે ડેસ્ટીનેશન ઇમીજીએટ ડેટા ન હોઈ શકે ત્યાં અન્ય એક મર્યાદા છે કે અહીં સોર્સ અને ડેસ્ટીનેશન બંને મેમરી તરીકે ન હોઈ શકે તમારી પાસે એવી ઇન્સ્ટ્રક્શન ન હોઈ શકે કે જ્યાં તમે આ કરી શકો જેમ કે તમે MOV BX SI ન લખી શકો આ શક્ય નથી અહીં હું કહેવા માંગુ છું કે મેમરી લોકેશન BX ને મેમરી લોકેશન SI નું કન્ટેન્ટ મળવું જોઈએ જે શક્ય નથી તો મારી પાસે સોર્સ તરીકે રજીસ્ટર ડેસ્ટીનેશન તરીકે મેમરી હોઈ શકે છે આ એક શક્યતા છે અથવા મારી પાસે સોર્સ તરીકે મેમરી અને ડેસ્ટીનેશન તરીકે રજીસ્ટર હોઈ શકે છે તો તે શક્ય છે અથવા સોર્સ તરીકે રજીસ્ટર અથવા ઇમીજીએટ ઓપરેન્ડ અને ડેસ્ટીનેશન તરીકે મેમરી અથવા રજીસ્ટર હોઈ શકે છે પરંતુ હું સોર્સ તરીકે મેમરી રાખી શકું નહિ તો અહીં આ પણ મેમરી હોય અને આ પણ મેમરી હોય તે શક્ય નથી તમે બંનેને મેમરી તરીકે મૂકી શકો નહિ અને ચોક્કસપણે અહીં સાઈઝ મહત્વપૂર્ણ છે સાઈઝ સમાન હોવી જોઈએ સાઈઝ કાં તો બાઈટ અથવા વર્ડ જેટલી હોવી જોઈએ 8 બીટનો ડેટા ફક્ત 8 બીટ રજીસ્ટર અથવા મેમરીમાં ખસેડી શકાય છે અને 16 બીટ ડેટાને 16 બીટ રજીસ્ટર અથવા મેમરીમાં ખસેડી શકાય છે જે સ્વાભાવિક છે જો તમે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સની વિવિધ કેટેગરી જુઓ તો પ્રથમ કેટેગરીમાં આપણી પાસે MOV reg2memreg1mem છે અહીં પ્રથમ ઓપરેન્ડ રજીસ્ટર છે બીજું ઓપરેન્ડ મેમરી છે અથવા પ્રથમ ઓપરેન્ડ મેમરી અને બીજું ઓપરેન્ડ રજીસ્ટર હોઈ શકે છે MOV reg2reg1 માં રજીસ્ટર 1 ની વેલ્યુ રજીસ્ટર 2 ને મળે છે MOV memreg1 માં રજીસ્ટર 1 નું કન્ટેન્ટ મેમરીને મળે છે MOV reg2mem માં મેમરીની વેલ્યુ રજીસ્ટર 2 પર આવે છે જેમ હું કહી રહ્યો હતો કે અહીં કોઈ MOV memmem જેવી ઇન્સ્ટ્રક્શન નથી તે બરાબર નથી આપણી પાસે બંને ઓપરેન્ડ મેમરી તરીકે હોઈ શકતા નથી પછી આપણી પાસે જો MOV regmem data છે તો આ ઇમીજીએટ મોડ છે અહીં ઇમીજીએટ ડેટા રજીસ્ટર અથવા મેમરી લોકેશનમાં જઈ શકે છે આ કેટેગરીમાં તમારી પાસે ડેટાની મૂવમેન્ટ રજીસ્ટર મેમરીમાં થઈ શકે છે આ સિવાય અહીં બીજી ઇન્સ્ટ્રક્શન છે જે 8085 પ્રોસેસરમાં ન હતી જે છે એક્સચેન્જ તે રજીસ્ટર અથવા મેમરી લોકેશનનું કન્ટેન્ટ બીજા રજીસ્ટરના કન્ટેન્ટ સાથે એક્સચેન્જ કરે છે તો અહીં XCHG reg2reg1 માં આ બે રજીસ્ટરનું કન્ટેન્ટ એક્સચેન્જ થશે અથવા આપણે XCHG memreg1 લખી શકીએ જેમાં મેમરી લોકેશનનું કન્ટેન્ટ રજીસ્ટર 1 સાથે એક્સચેન્જ થશે તો આ રીતે આપણે આ એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ હવે દેખીતી રીતે આ એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શનનો સામાન્ય રીતે કોઈ અર્થ નથી કારણકે આ એક્સચેન્જ એ રજીસ્ટર 1 ને કેટલાક ટેમ્પરરી રજીસ્ટર માં મૂવ કરવા સમાન છે અને પછી રજીસ્ટર 1 નું કન્ટેન્ટ રજીસ્ટર 2 માં જશે અને આખરે ટેમ્પરરી વેલ્યુ આ રજીસ્ટર 1 માં મૂવ થશે તો આ રીતે રજીસ્ટર 1 અને રજીસ્ટર 2 નું કન્ટેન્ટ એક્સચેન્જ થશે પરંતુ મુદ્દો એ છે કે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમાં ત્રણ ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને આ ઓપરેટીંગ સિસ્ટમ ડિઝાઇનર્સ માટે ઘણા કેસમાં મુશ્કેલી ઊભી કરે છે આપણને કેટલીક સુવિધાની જરૂર છે જેના દ્વારા આપણે એક જ ઇન્સ્ટ્રક્શનમાં મેમરી લોકેશનનું કન્ટેન્ટ રીડ કરી શકીએ અને તેના કન્ટેન્ટને બદલી શકીએ તે પ્રકારની સુવિધાઓ માટે તે પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ માટે તેથી આ એક મલ્ટી બાઈટ અથવા મલ્ટી ઈન્સ્ટ્રક્શન સોલ્યુશન છે તેથી આ યોગ્ય નથી આપણી પાસે એક જ ઇન્સ્ટ્રક્શન હોવી જોઈએ જે આ બધી બાબતો કરવા માટે સક્ષમ હોય તેથી આ એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન તેના માટે ઉપયોગી થઈ શકે છે તો આ ઇન્સ્ટ્રક્શનને ઓપરેટીંગ સિસ્ટમ ડિઝાઇનના હેતુ માટે રજૂ કરવામાં આવી છે આગળ આપણે પુશ અને પોપ જેવી અન્ય ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ જોઈશું આ પુશ ઇન્સ્ટ્રક્શન 16 બીટના રજીસ્ટર સાથે કામ કરે છે જેમ કે PUSH AX અથવા PUSH BX અહીં BX રજીસ્ટરના કન્ટેન્ટને પુશ કરવામાં આવે છે અહીં પહેલા આ સ્ટેક પોઈન્ટરને 2 વડે ઘટાડવામાં આવે છે અને પછી અહીં ઇફેક્ટીવ મેમરી એડ્રેસ સ્ટેક સેગમેન્ટ x 16 સ્ટેક પોઈન્ટર દ્વારા મેળવવામાં આવે છે પછી આ હાયર ઓર્ડર બાઈટ આ મેમરી એડ્રેસ MAs પર જશે અને લોઅર ઓર્ડર બાઈટ MAs1 પર જશે તો આ રીતે બે ક્રમિક બાઈટને સેટ કરવામાં આવે છે અને પછી આ જ રીતે આપણી પાસે પુશ મેમરી છે તો અહીં આ સ્ટેક પોઇન્ટરમાં 2 નો ઘટાડો થાય છે પછી આ મેમરી એડ્રેસ બને છે અને પછી આ મેમરી લોકેશન પર શરૂ થતા બે બાઈટસને સ્ટેકમાં ધકેલવામાં આવશે પછી આપણી પાસે પુશથી એક વિપરીત ઇન્સ્ટ્રક્શન છે પોપ અહીં સ્ટેકમાંથી કન્ટેન્ટ મેળવ્યા પછી સ્ટેક પોઇન્ટરમાં 2 નો વધારો થાય છે POP reg16 માં 16 બીટના રજીસ્ટરમાં સ્ટેકના બે લોકેશન્સમાંથી કન્ટેન્ટ આવશે અને પછી સ્ટેક પોઇન્ટરમાં 2 નો વધારો થાય છે અને તે જ રીતે જો POP mem હોય તો આ સ્ટેકના બે મેમરી લોકેશનમાંથી કન્ટેન્ટ અહીં સ્પેસિફાય કરેલ મેમરી એડ્રેસ પર આવશે અને પછી સ્ટેક પોઇન્ટરમાં 2 નો વધારો થશે તો આ રીતે આપણી પાસે ડેટા ટ્રાન્સફર માટે પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન છે પછી અન્ય ઇન્સ્ટ્રક્શન્સ જે આપણી પાસે છે તે ઇનપુટ માટે છે જેના દ્વારા આપણે અમુક પોર્ટ સુધી પહોંચી શકીએ છીએ અને આઉટપુટ માટે છે જેના દ્વારા આપણે અમુક આઉટપુટને આઉટપુટ પોર્ટમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ IN ADX એ 16 બીટ માટે છે તમે જાણો છો કે આ 16 બીટ પોર્ટ એડ્રેસ માટે છે આ ઈનડાયરેક્ટ એડ્રેસ છે અહીં આ DX વેલ્યુને પોર્ટ એડ્રેસ માટે એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને તે પોર્ટનું કન્ટેન્ટ AL રજીસ્ટરમાં આવશે અને આ ઇન્સ્ટ્રક્શન IN AXDX માં ડેસ્ટીનેશન AX છે અહીં પોર્ટને 16 બીટના પોર્ટ તરીકે લેવામાં આવે છે આ એડ્રેસ બસ પર આ DX વેલ્યુ મેળવવા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોર્ટ પસંદ કરવામાં આવશે અને આ 16 બીટ પોર્ટની વેલ્યુ AX રજીસ્ટરમાં આવશે અને 8 બીટના પોર્ટ એડ્રેસ માટે આપણે ડાયરેક્ટલી સ્પેસિફાય કરી શકીએ અહીં IN ALaddr8 માં આ એડ્રેસ8 એ 8 બીટની ઇમીજીએટ વેલ્યુ છે તો આપણે અહીં 8 બીટ પોર્ટ એડ્રેસને ડાયરેક્ટલી સ્પેસિફાય કરી શકીએ છીએ તો આ ડાયરેક્ટ પોર્ટ એક્સેસ છે અને તે ઈનડાયરેક્ટ પોર્ટ એક્સેસ છે અહીં IN ALaddr8 માં આ પોર્ટમાંથી પરિણામની વેલ્યુ AL રજીસ્ટરમાં આવે છે અને IN AXaddr8 માં એડ્રેસ 8 બીટનું છે પરંતુ પોર્ટ એ 16 બીટ પોર્ટ છે તેથી તે ડેટા બસ પર 16 બીટ વેલ્યુ આપે છે અને તે AX રજીસ્ટરમાં આવે છે તો IN ની જેમ આપણી પાસે OUT ઇન્સ્ટ્રક્શન છે જેમ કે OUT DXA પ્રકારની ઇન્સ્ટ્રક્શન અથવા OUT addr8A ઇન્સ્ટ્રક્શન આ IN ઇન્સ્ટ્રક્શનના કાઉન્ટર પાર્ટ્સ છે આગળ આપણી પાસે એરિથમેટીક ઇન્સ્ટ્રક્શન્સ છે અત્યાર સુધી આપણે ડેટા મૂવમેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અથવા ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ જોઈ ગયા હવે આપણે એરિથમેટીક ઇન્સ્ટ્રક્શન જોઈએ હવે એરિથમેટીક ઇન્સ્ટ્રક્શનમાં આપણી પાસે પહેલી ઇન્સ્ટ્રક્શન ADD છે જયાં reg2 અને reg1 બે ઓપરેન્ડ તરીકે હોઈ શકે આનો અર્થ એ છે કે રજીસ્ટર 2 ને રજીસ્ટર 1રજીસ્ટર 2 નું કન્ટેન્ટ મળશે આનાથી ફ્લેગને પણ અસર થાય છે તેનો અહીં ઉલ્લેખ કરેલ નથી પરંતુ સ્ટેટસ ફ્લેગ ની ચર્ચા કરતી વખતે આપણે જોયું છે કે આ ઓપરેશન કરવાથી ફ્લેગને અસર થશે તો આ જ રીતે બીજું ઓપરેન્ડ પણ મેમરી હોઈ શકે છે તમારી પાસે ADD reg2mem જેવી ઇન્સ્ટ્રક્શન પણ હોઈ શકે છે અહીં રજીસ્ટર 2 ને મેમરીરજીસ્ટર 2 ની વેલ્યુ મળે છે તો તમારી પાસે ઓછામાં ઓછું એક ઓપરેન્ડ રજીસ્ટર તરીકે હોઈ શકે છે અહીં બંને ઓપરેન્ડ મેમરી હોઈ શકતા નથી અહીં ત્રીજી ઇન્સ્ટ્રક્શન ADD memreg1 છે આમાં મેમરીમાં મેમરી કન્ટેન્ટરજીસ્ટર 1 નું કન્ટેન્ટ જાય છે તો મેમરીને એડ્રેસ તરીકે સ્પેસિફાય કરી શકાય છે અને તેને આપણે જોયેલા અલગ અલગ મોડ્સ મુજબ સ્પેસિફાય કરી શકાય છે પછી અહીં આપણી પાસે ઇમીજીએટ એડીશન છે અહીં ADD regdata માં આ ડેટા એ ઇમીજીએટ ડેટા છે તો અહીં રજીસ્ટરમાં રજીસ્ટરડેટાનું કન્ટેન્ટ જશે અથવા તમારી પાસે ADD memdata હોઈ શકે છે જ્યાં મેમરી કન્ટેન્ટને ડેટા સાથે ઉમેરવામાં આવે છે અને પછી તે મેમરીમાં જાય છે અહીં ઇમીજીએટ ડેટા ઉમેરવામાં આવશે અને કન્ટેન્ટ અપડેટ કરવામાં આવશે પછી આપણી પાસે આ ADD Adata હોઈ શકે છે તેથી આપણે સીઘી જ આ ઇમીજીએટ વેલ્યુ AL અને AX ને સ્પેસિફાય કરી શકીએ છીએ AL થી આ 8 બીટનો ડેટા ઉમેરવામાં આવે છે અને AX થી 16 બીટ ડેટા ઉમેરવામાં આવે છે પછી ADC છે જે કેરી સાથે ઉમેરવાં માટે ઉપયોગી છે તે ADD જેવી જ ઇન્સ્ટ્રક્શન છે પરંતુ અહીં કેરી ફ્લેગ સાથે એડીશન થાય છે તો અહીં રજીસ્ટર 2રજીસ્ટર 1કેરી ફ્લેગ એ રજીસ્ટર 2 માં જશે અહીં કેરી ફ્લેગ છે બાકી આ ઇન્સ્ટ્રક્શન ADD જેવી જ છે પરંતુ અહીં કેરી ફ્લેગને પણ સમેશન પ્રોસેસ માં ઉમેરવામાં આવશે પછી બાદબાકી માટેની ઇન્સ્ટ્રક્શન SUB છે તે પણ આ ADD ઇન્સ્ટ્રક્શન જેવી જ છે ઉદાહરણ તરીકે SUB reg2reg1 થી રજીસ્ટર 2 ને રજીસ્ટર 1 રજીસ્ટર 2 ની વેલ્યુ મળશે અન્યથા આ ADD ને સમાન છે આપણને ADD માટે જે મળે છે તે SUB માટે પણ સાચું છે અને અલબત્ત અહીં ફ્લેગ સેટીંગ્સ અલગ હશે અહીં ઓવરફ્લો ઝીરો તમને જે કન્ટેન્ટ મળે છે તેના આધારે સેટ કરવામાં આવે છે પછી આપણી પાસે બોરો સાથે બાદબાકી કરવા માટે SBB ઇન્સ્ટ્રક્શન છે જે કેરી સાથે ADD કરવા માટેની ઇન્સ્ટ્રક્શનને સમાન છે અહીં આપણે બોરો સાથે બાદબાકી કરી શકીએ છીએ તો SBB reg2reg1 થી રજીસ્ટર 2 ને રજીસ્ટર 1 રજીસ્ટર 2 કેરી ફ્લેગની વેલ્યુ મળશે અહીં કેરીની પણ બોરોની જેમ બાદબાકી કરવામાં આવે છે તો જો તમે મલ્ટી બાઈટ એડીશન અથવા બાદબાકી કહી રહ્યા હોવ તો આ ADC અને SBB ઇન્સ્ટ્રક્શન્સ ઉપયોગી થઈ શકે છે તો એક બાઈટના એડીશન અથવા બાદબાકીથી કેરી અથવા બોરો જનરેટ થાય છે અને પછી તે પછીના બાઈટને ઉમેરતી વખતે અથવા બાદ કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવે છે આ રીતે બોરો સાથે બાદબાકી કરવાની ઇન્સ્ટ્રક્શન્સ આપણને ઉપયોગી છે પછી આપણી પાસે ઇન્ક્રીમેન્ટ ઇન્સ્ટ્રક્શન છે આનાથી અમુક રજીસ્ટરમાં 1 નો વધારો થાય છે તો INC reg8 ઇન્સ્ટ્રક્શનથી આ 8 બીટના રજીસ્ટરમાં 1 નો વધારો થશે અને INC reg16 ઇન્સ્ટ્રક્શનથી આ 16 બીટના રજીસ્ટરમાં 1 નો વધારો થશે અને INC mem ઇન્સ્ટ્રક્શનથી મેમરી લોકેશનમાં 1 નો વધારો થશે અને ઇન્ક્રીમેન્ટથી ઉલટું આપણી પાસે ડિક્રીમેન્ટ ઇન્સ્ટ્રક્શન છે તો DEC reg8 ઇન્સ્ટ્રક્શનથી 8 બીટના રજીસ્ટરમાં 1 નો ધટાડો થશે તો આ રીતે તમે અહીં કોઈ પણ 8 બીટના રજીસ્ટરને સ્પેસિફાય કરી શકો છો અને તે વેલ્યુમાં ઘટાડો થશે પછી ગુણાકાર કરવા માટે MUL ઇન્સ્ટ્રક્શન છે તો MUL reg8 થી AX રજીસ્ટરને 8 બીટના રજીસ્ટર અને AL ના ગુણાકારનું કન્ટેન્ટ મળશે અહીં AL રજીસ્ટરનો બે નંબર્સના ગુણાકાર માટે ઉપયોગ થાય છે તેથી પ્રથમ નંબર AL રજીસ્ટરમાં હોવો જોઈએ અને બીજો નંબર તમે રજીસ્ટરમાં મૂકી શકો છો અને તે રજીસ્ટરના નામનો અહીં ઉલ્લેખ કરી શકો છો ઉદાહરણ તરીકે MUL CL તો અહીં શું થશે અહીં AL રજીસ્ટરના કન્ટેન્ટનો CL રજીસ્ટરના કન્ટેન્ટ સાથે ગુણાકાર થશે અને આ બંને 8 બીટના રજીસ્ટર છે તેથી તેનું પરિણામ 16 બીટનું આવશે અને તે વેલ્યુ આ 16 બીટના રજીસ્ટર AX માં જશે તેમાંથી લોઅર ઓર્ડર 8 બીટ AL માં અને હાયર ઓર્ડર 8 બીટ AH માં જશે હવે જો ઓપરેશન 16 બીટ ગુણાકાર માટે હોય જેમ કે ઇન્સ્ટ્રક્શન MUL CX તો અહીં 8 બીટના બદલે 16 બીટનો ગુણાકાર છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે AX રજીસ્ટરમાં એક ઓપરેન્ડ હશે અને CX રજીસ્ટરમાં અન્ય ઓપરેન્ડ હશે તો અહીં AX અને CX નો ગુણાકાર થશે અને પરિણામમાં 32 બીટનું આઉટપુટ મળશે આ 32 બીટના આઉટપુટમાંથી હાયર ઓર્ડર 16 બીટ DX રજીસ્ટરમાં જશે અને લોઅર ઓર્ડર 16 બીટ AX રજીસ્ટરમાં જશે તો આ રીતે MUL ઇન્સ્ટ્રક્શન કામ કરે છે પછી આપણી પાસે IMUL ઇન્સ્ટ્રક્શન છે આ ઇન્ટીજર ના ગુણાકાર માટે છે અહીં ગુણાકારની પ્રક્રિયા સમાન છે પરંતુ તે ફક્ત ઇન્ટીજર્સ માટે છે તે જ રીતે આપણી પાસે આ ડીવીઝન ઓપરેશન છે DIV reg માં AL એ AX અને 8 બીટના ભાગાકાર દ્વારા જે વેલ્યુ મળે તેને હોલ્ડ કરશે તો આ ક્વોશન્ટ નો ભાગ AL રજીસ્ટરમાં જશે અને રીમાઈન્ડર નો ભાગ AH માં જશે તો MOD એ AH રજીસ્ટરમાં જશે અહીં જે પણ રજીસ્ટર સ્પેસિફાય કરવામાં આવે તેનો AX રજીસ્ટરના કન્ટેન્ટને વિભાજીત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને AL રજીસ્ટરને આ ક્વોશન્ટનો ભાગ મળશે અને AH રજીસ્ટરને રીમાઈન્ડરનો ભાગ મળશે 32 બીટ ડીવીઝન માટે ડિવીડન્ડ એ DX અને AX પેર માં સમાયેલ છે DX હાયર ઓર્ડર 16 બીટ ધરાવશે અને AX માં લોઅર ઓર્ડર 16 બીટ હશે અને તેનો 16 બીટના રજીસ્ટર દ્વારા ભાગાકાર કરવામાં આવે છે જેમ કે DIV BX માં અહીં આ 16 બીટનું ડીવીઝન છે અહીં DXAX BX થશે અહીં આ ક્વોશન્ટનો અને આ રીમાઈન્ડરનો ભાગ પ્રોડ્યુસ કરશે ક્વોશન્ટનો ભાગ AX રજીસ્ટરમાં જશે અને આ રીમાઈન્ડરનો ભાગ DX રજીસ્ટરમાં જશે તો આ રીતે અહીં ડીવીઝન થાય છે તેવી જ રીતે રજીસ્ટર્સના બદલે તમારી પાસે આ મેમરી ઓપરેન્ડ પણ હોઈ શકે છે અને અન્યથા અહીં ઓપરેશન સમાન છે આપણને આ ડીવીઝન માટેની અન્ય ઇન્સ્ટ્રક્શન પણ મળેલ છે IDIV આ ડીવીઝન માટે આપણી પાસેની અન્ય ઇન્સ્ટ્રક્શન છે પછી આપણી પાસે સરખામણી માટે CMP ઇન્સ્ટ્રક્શન છે તે રજીસ્ટર અથવા મેમરી લોકેશનને બીજા રજીસ્ટર સાથે સરખાવશે પરંતુ અહીં તમે મેમરીને બંને ઓપરેન્ડ તરીકે ન રાખી શકો તે શક્ય નથી અહીં ફ્લેગની સ્થિતિમાં ફેરફાર થશે CMP reg2reg1 થી ફ્લેગ મોડીફાય થશે તે રજીસ્ટર 2 રજીસ્ટર 1 ની વેલ્યુ પર આધાર રાખે છે જો રજીસ્ટર 2 ની વેલ્યુ રજીસ્ટર 1 ની વેલ્યુ કરતા વધારે હોય તો કેરી ફ્લેગ 0 હશે ઝીરો ફ્લેગ 0 હશે અને સાઇન ફ્લેગ 0 હશે જો રજીસ્ટર 2 ની વેલ્યુ એ રજીસ્ટર 1 ની વેલ્યુ કરતા ઓછી હોય તો તે કેસમાં કેરી ફ્લેગ 1 હશે ઝીરો ફ્લેગ 0 હશે અને સાઇન ફ્લેગ 1 હશે તો આ રીતે આપણે આ " કન્ડીશન ચેક કરી શકીએ આ સરખામણી પછી જો તમે જમ્પ અથવા તેના જેવું કંઈક કરી શકો છો તો જો આ કેરી ફ્લેગ અને સાઇન ફ્લેગ સેટ કરેલ હોય તો તેનો અર્થ એ થશે કે ત્યાં રજીસ્ટર 2 ની વેલ્યુ રજીસ્ટર 1 ની વેલ્યુ કરતા ખરેખર ઓછી છે અને જો બંને રજીસ્ટરની વેલ્યુ સમાન હોય તો તે કન્ડીશન માટે આ કેરી ફ્લેગ 0 હશે સાઇન ફ્લેગ પણ 0 હશે અને આ ઝીરો ફ્લેગ 1 હશે આ સરખામણી માટેની ઇન્સ્ટ્રક્શન પછી તમે JMP 0 જેવી ઇન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ કરી શકો છો પછી બાકી બધું સમાન છે અહીં સરખામણી કરવા માટેના ઓપરેશનમાં એક ઓપરેન્ડ રજીસ્ટર અને બીજું ઓપરેન્ડ મેમરી હોઈ શકે છે આપણે ઇમીજીએટ ડેટા સાથે પણ સરખામણી કરી શકીએ છીએ જેમ કે CMP regdata જયાં આ ડેટા એ ઇમીજીએટ ઓપરેન્ડ છે તો તમે અહીં સરખામણી કરી શકો છો જેમ કે જો રજીસ્ટર એ ડેટા કરતા વધારે હોય તો આ રીતે ફ્લેગ સેટ કરવામાં આવશે જો રજીસ્ટર ડેટા કરતા ઓછો હશે તો ફ્લેગ સેટીંગ આ પ્રમાણે હશે આ રીતે આપણી પાસે વિવિધ ફ્લેગ સેટીંગ્સ હોઈ શકે છે અને આપણે એરીથમેટીક ઓપરેશન માટે આ સરખામણી માટેની ઇન્સ્ટ્રક્શન મેળવી શકીએ છીએ ઇમીજીએટ ઓપરેન્ડ માટે તમારી પાસે 8 બીટનો ડેટા હોઈ શકે છે અથવા તમારી પાસે 16 બીટનો ડેટા હોઈ શકે છે 8 બીટના ડેટા માટે આપણી પાસે CMP ALdata8 જેવી ઇન્સ્ટ્રક્શન છે અહીં તમે 8 બીટનો ડેટા મૂકી શકો છો અહીં પણ ઓપરેશન સમાન છે અહીં AL data8 થશે જો AL એ 8 બીટના ડેટા કરતા વધારે હોય તો ફ્લેગ્સ અમુક રીતે સેટ કરવામાં આવશે અને અન્યથા ફ્લેગ્સને બીજી રીતે સેટ કરવામાં આવશે જે અહીં સ્પેસિફાય કરેલ છે જો તમે અહીં AX ને સ્પેસિફાય કરી રહ્યા હોવ તો તમે 16 બીટના ડેટાની સરખામણી પણ કરી શકો છો તો તે રીતે આ ઘણું ફ્લેક્સીબલ છે અહીં 8 બીટ ડેટા અને 16 બીટ ડેટા બંનેની સરખામણી કરી શકાય છે આગળ આપણે લોજીકલ ઇન્સ્ટ્રક્શન જોઈશું લોજીકલ ઇન્સ્ટ્રક્શન્સમાં આપણે AND OR XOR TEST SHIFT વગેરે જેવા લોજીકલ ઓપરેશન કરીશું પહેલા આપણે AND ઓપરેશન જોઈએ અહીં AND ALdata8 માં આ 8 બીટના ડેટાનું AL રજીસ્ટર સાથે AND ઓપરેશન થશે અને AND ઓપરેશન થયા પછીની વેલ્યુ AL માં જશે જે ઇમીજીએટ મોડ હેઠળ છે અને 16 બીટ ડેટા માટે આપણી પાસે AND AXdata16 ઇન્સ્ટ્રક્શન છે OR ઇન્સ્ટ્રક્શન માટે પણ આમ જ ઓપરેશન થશે અહીં આપણી પાસે OR reg2reg1 જેવી ઇન્સ્ટ્રક્શન હોઈ શકે છે અથવા આપણી પાસે અહીં રજીસ્ટરના બદલે મેમરી હોઈ શકે છે આ ઇન્સ્ટ્રક્શનથી બંને રજીસ્ટર વચ્ચે OR ઓપરેશન થશે પરિણામ રજીસ્ટર2 માં જશે અહીં તમારી પાસે ઇમીજીએટ ડેટા પણ હોઈ શકે છે જેના માટે તમે OR regmemdata લખી શકો છો તમે 16 બીટના ડેટા માટે OR AX data16 પણ લખી શકો છો જેમાં તમે આ 16 બીટ ડેટાનું રજીસ્ટર AX સાથે OR ઓપરેશન કરી શકો છો અને તેનું પરિણામ AX રજીસ્ટરમાં ઉપલબ્ધ થશે આ રીતે આપણી પાસે 16 બીટ ડેટા સાથે OR ઓપરેશન કરી શકીએ છીએ અહીં તમે રજીસ્ટર લખવાને બદલે સીધું જ 8 બીટ માટે AL રજીસ્ટર અને 16 બીટ માટે AX રજીસ્ટર પણ લઈ શકો છો આપણી પાસે ઇન્સ્ટ્રક્શન્સની આગળની મહત્વની કેટેગરી છે સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઇન્સ્ટ્રક્શન્સ આ 8086 માં રહેલી એક નવી કેટેગરી છે સ્ટ્રીંગ એ બાઇટ્સ અથવા વર્ડ ની સિક્વન્સ છે આપણે સ્ટ્રીંગ વિશે એવું માનીએ છીએ કે સ્ટ્રીંગમાં માત્ર કેરેક્ટર્સ હોય છે પરંતુ 8086 પ્રોસેસર્સના કેસમાં આવું નથી તે નંબર્સ અને કેરેક્ટર્સ વચ્ચે તફાવત કરી શકતું નથી અહીં બાઇટ્સ અથવા વર્ડ્સની કોઈ પણ સિક્વન્સને સ્ટ્રીંગ તરીકે લેવામાં આવે છે આ ઇન્સ્ટ્રક્શન સેટમાં સ્ટ્રીંગ મૂવમેન્ટ કમ્પેરીઝન સ્કેન લોડ અને સ્ટોર માટેની ઇન્સ્ટ્રક્શન્સ શામેલ છે આ વિવિધ સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઇન્સ્ટ્રક્શન્સ છે જે 8086 પ્રોસેસરમાં ઉપલબ્ધ છે અહીં એક REP ઇન્સ્ટ્રક્શન પ્રિફિક્સ છે રિપીટ ઇન્સ્ટ્રક્શન પ્રિફિક્સ તેનો ઉપયોગ સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શનના એક્ઝીક્યુશનને પુનરાવર્તિત કરવા માટે થાય છે જો તમે REP લખો તો ઇન્સ્ટ્રક્શનના એક્ઝીક્યુશનનું પુનરાવર્તન થશે પછી આપણી પાસે S SB અથવા SW સાથે સમાપ્ત થતી સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન્સ છે MOV એ બે રજીસ્ટર વચ્ચેના મૂવમેન્ટ માટે છે MOVS એ રીતે સ્ટ્રીંગ મૂવમેન્ટ માટે છે MOVSB એ સ્ટ્રીંગ બાઇટ્સના મૂવમેન્ટ માટે છે અને MOVSW એ સ્ટ્રીંગ વર્ડના મૂવમેન્ટ માટે છે તો આ રીતે આપણી પાસે આ MOVS MOVSB અને MOVSW છે પછી એ રીતે આપણી પાસે CMPS CMPSB CMPSW પણ છે ઓફસેટ અથવા સોર્સ ઓપરેન્ડનું ઇફેક્ટીવ એડ્રેસ SI રજીસ્ટરમાં હોય છે અને ડેસ્ટીનેશન ઓપરેન્ડનું એડ્રેસ DI રજીસ્ટરમાં હોય છે આપણી પાસે SI DI રજીસ્ટર પેર છે જે સોર્સ અને ડેસ્ટીનેશન એડ્રેસ ધરાવે છે આ ડીરેક્શન ફ્લેગ ના સ્ટેટસના આધારે SI અને DI રજીસ્ટર આપમેળે અપડેટ થાય છે તો દરેક બાઈટ અથવા વર્ડના ટ્રાન્સફર પછી આ SI અને DI રજીસ્ટર આપમેળે અપડેટ થાય છે DF ફ્લેગ આપણને દિશા જણાવે છે અને તેના આધારે આ અપડેટ થાય છે જો DF એ 0 ના બરાબર હોય તો આ SI અને DI માં ઇન્ક્રીમેન્ટ થાય છે બાઈટ માટે 1 નું ઇન્ક્રીમેન્ટ થાય છે અને વર્ડ માટે તેમાં 2 નું ઇન્ક્રીમેન્ટ થાય છે જો ઇન્સ્ટ્રક્શન MOVSB પ્રકારની હોય તો એક ટ્રાન્સફર કર્યા પછી આ SI અને DI માં 1 નું ઇન્ક્રીમેન્ટ થાય છે જો ઇન્સ્ટ્રક્શન MOVSW પ્રકારની હોય તો વેલ્યુમાં 2 નું ઇન્ક્રીમેન્ટ થાય છે અને જો DF એ 1 ની બરાબર હોય તો વેલ્યુઝ વધવાને બદલે ઘટશે તો આ રીતે આપણી પાસે આ સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઇન્સ્ટ્રક્શન છે આ REP પ્રિફિક્સ એ પુનરાવર્તન કરવા માટે છે REPZ અથવા REPE એ ઝીરો ફ્લેગ 0 ના બરાબર ન થાય ત્યાં સુધી CMPS અથવા SCAS ઇન્સ્ટ્રક્શનનું પુનરાવર્તન કરે છે જ્યાં સુધી CX એ 0 ના બરાબર ન થાય અને ZF1 હોય ત્યાં સુધી આ સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શનના એકઝીકયુશનનું પુનરાવર્તન કરશે અને દરેક ટ્રાન્સફર પછી આ CX બીટ એ CX 1 માં અપડેટ થશે તો આ REP પ્રિફિક્સનો ઉપયોગ કરીને આપણે CMPS અથવા SCAS ઇન્સ્ટ્રક્શનનું પુનરાવર્તન કરી શકીએ છીએ એ જ રીતે REPNZ અથવા REPNE થી આપણે ઝીરો ફ્લેગ ZF એ 1 ના બરાબર ન થાય ત્યાં સુધી CMPS અથવા SCAS ઇન્સ્ટ્રક્શનનું પુનરાવર્તન કરી શકીએ છીએ અને બંને કેસમાં દરેક એક્ઝીક્યુશન પછી CX રજીસ્ટરની વેલ્યુમાં 1 નો ઘટાડો થશે આપણે હવે MOVS ઇન્સ્ટ્રક્શન જોઈએ અહીં આપણી પાસે MOVSB અને MOVSW એમ બે પ્રકારો છે MOVSB ઇન્સ્ટ્રક્શનમાં સોર્સ માટે મેમરી એડ્રેસ MA x 1610 SI હોય છે અને ડેસ્ટીનેશન માટે મેમરી એડ્રેસ MAE x 1610 હોય છે પછી મેમરી લોકેશન MA નું કન્ટેન્ટ મેમરી લોકેશન MAE પર ટ્રાન્સફર થાય છે હવે જો DF0 હોય તો આ ટ્રાન્સફર પછી DI ની અને SI ની વેલ્યુમાં 1 નો વધારો થાય છે અને જો DF1 હોય તો DI ની અને SI ની વેલ્યુમાં 1 નો ઘટાડો થાય છે હવે આ MOVSW ઇન્સ્ટ્રક્શન એ MOVSB ના જેવી જ છે પરંતુ અહીં આ ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ 2 બાઇટ્સનું હશે અહીં MAE એ મેમરી લોકેશન MA નું કન્ટેન્ટ મેળવશે અને મેમરી લોકેશન MAE1 એ મેમરી લોકેશન MA1 નું કન્ટેન્ટ મેળવશે અને તેના પછી આ DI અને SI ની વેલ્યુમાં 2 નો વધારો અથવા ઘટાડો થાય છે તો આ રીતે MOVS ઇન્સ્ટ્રક્શન ઉપયોગી થઈ શકે છે પછી આપણી પાસે CMPS અથવા કમ્પેર ઇન્સ્ટ્રક્શન છે આ CMPS ઇન્સ્ટ્રક્શનના બે પ્રકાર છે CMPSB અને CMPSW CMPSB માં એડ્રેસની ગણતરીઓ MOVS ઇન્સ્ટ્રક્શન જેવી જ છે તો આ રીતે MA અને MAE વેલ્યુઝની ગણતરી કરવામાં આવે છે અને પછી તે લોકેશન્સની વેલ્યુઝની સરખામણી કરવામાં આવે છે જો મેમરી લોકેશન MA ની વેલ્યુ મેમરી લોકેશન MAE ના કન્ટેન્ટ કરતાં વધારે હોય તો ફ્લેગ સેટીંગ આ મુજબ હશે જો મેમરી લોકેશન MA નું કન્ટેન્ટ એ મેમરી લોકેશન MAE ના કન્ટેન્ટ કરતાં ઓછું હોય તો ફ્લેગ સેટીંગ્સ આ મુજબ હશે તો તમારી પાસે આવા વિવિધ ફ્લેગ સેટીંગ્સ છે અને પછી બાઈટ ઓપરેશન માટે આ DI વેલ્યુઝ 1 થી અપડેટ થશે અને વર્ડ ઓપરેશન માટે તેઓ 2 થી અપડેટ થશે અને DF બીટ પર આધાર રાખીને આ અપડેટ એડીશન અથવા સબ્સ્ટ્રેક્શન હોઈ શકે છે જો DF એ 0 ની બરાબર હોય તો વેલ્યુમાં વધારો થઈ શકે છે DI અને SI ની વેલ્યુઝમાં વધારો થઈ શકે છે અને જો DF એ 1 ની બરાબર હોય તો DI અને SI ની વેલ્યુઝમાં 1 નો ઘટાડો થઈ શકે છે આ રીતે આપણે સ્ટ્રીંગ બાઈટ અથવા સ્ટ્રીંગ વર્ડ વચ્ચે સરખામણી કરી શકીએ છીએ પછી આપણી પાસે સ્કેન ઇન્સ્ટ્રક્શન્સ છે અહીં એક્યુમ્યુલેટરની મદદથી સ્ટ્રીંગ બાઈટ અથવા વર્ડને સ્કેન અથવા કમ્પેર કરવામાં આવે છે SCASB શું કરશે અહીં ફક્ત આ ડેસ્ટીનેશન એડ્રેસ લેવામાં આવ્યું છે તો અહીં ESDI થી એડ્રેસની ગણતરી કરવામાં આવે છે અને MAE ની AL રજીસ્ટર સાથે સરખામણી કરવામાં આવે છે તેની સરખામણી અન્ય કોઈ સોર્સ બ્લોક સાથે કરવામાં આવતી નથી પરંતુ તેની સરખામણી AL રજીસ્ટર સાથે કરવામાં આવે છે મૂળભૂત રીતે AL રજીસ્ટરમાં તમે કોઈ ચોક્કસ કેરેક્ટર મૂકી શકો છો અને તમે તે કેરેક્ટર માટે સ્ટ્રીંગમાં સ્કેન કરવાનો પ્રયાસ કરી શકો છો આ સ્ટ્રીંગમાં કોઈ કેરેક્ટરનું અકરન્સ શોધવા માટેનું કોમન ઓપરેશન છે આ SCASB ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે જો AL એ MAE કરતા વધારે હોય તો અહીં સેટીંગ્સ આ મુજબ છે આ એક પ્રમાણભૂત સરખામણી છે જો તેઓ સમાન હોય જો કેરેક્ટર AL સાથે મેચ થતા હોય તો આ ઝીરો ફ્લેગ સેટ થશે તમે આની તુલના કરી શકો છો અને મેચીંગ મેળવી શકો છો અને જો DF એ 0 ની બરાબર હોય તો DI માં વધારો થશે જો DF એ 1 ના બરાબર હોય તો DI ઘટશે અને આપણી પાસે 16 બીટ કમ્પેરીઝન પણ છે જે SCASW છે અહીં AX ની સરખામણી કરવામાં આવે છે જો AX એ MAE અને MAE1 કરતા વધારે હોય તો ફ્લેગ્સ આ રીતે સેટ થશે અહીં AX MAEMAE1 હોવું જોઈએ તો આ બે વેલ્યુઝની તુલના થવી જોઈએ અને જો AX એ આ કવાન્ટીટી કરતા વધારે હોય તો ફ્લેગ સેટીંગ આ મુજબ હશે અન્યથા ફ્લેગ સેટીંગ્સ આ પ્રમાણે હશે તો આ રીતે તમારી પાસે મેમરી ઓપરેશન સ્ટ્રીંગ ઓપરેશન કમ્પેરીઝન માટે આ SCAS ઇન્સ્ટ્રક્શન રહેલી છે